નમસ્કાર તો આપણે આ કોર્સ ના બીજા અઠવાડિયામાં પ્રવેશ કરી રહ્યા છીએ આ અઠવાડિયામાં આપણે વિવિધ ઇલેક્ટ્રિકલ સર્કિટ્સ ના મેશ અને નોડલ એનાલિસિસ ને સમજવાનો પ્રયત્ન કરીશું આજે આપણે ખાસ કરીને RMS વોલ્ટેજ અને કરંટ વેલ્યુ અને આ વેલ્યુ કેવી રીતે મેળવવા તે વિશે ચર્ચા કરીશું અને આપણે કેવી રીતે કોઈ સર્કિટના પાવર આઉટપુટ શોધવા માટે RMS વેલ્યુનો ઉપયોગ કરી શકીએ તો વિગતવાર જતા પહેલા ચાલો આપણે પાછલા અઠવાડિયામાં જે શીખ્યા તે ફરીથી રીકેપ કરીયે આપણે ચાર્જ ની મૂળભૂત વિભાવનાઓ સાથે પ્રારંભ કર્યો હતો ત્યારબાદ આપણે કરંટ વોલ્ટેજ પાવર અને એનર્જી વિશે વાત કરી પછી આપણે એકટીવ અને પેસિવ સર્કિટ એલિમેન્ટ્સ વિશે ચર્ચા કરી જ્યાં આપણે વોલ્ટેજ અને કરંટ સોર્સ વિશે ચર્ચા કરી આપણે તે પણ જોયું કે ડિપેન્ડેન્ટ અને ઇંડિપેંડેન્ટ વોલ્ટેજ અને કરંટ સોર્સ ના વિવિધ સિમ્બલ્સ ક્યાં ક્યાં છે પછી આપણે સાઇનુસોઈડ અને ફેઝર આપેલ સાઇનુસોઈડ ની સહાયથી આપણે ફેઝર નું વેલ્યુ કેવી રીતે શોધી શકીએ તે વિશે ચર્ચા કરી પછી આપણે સર્કિટ એલિમેન્ટ્સ ની ચર્ચા કરી કે જે રેઝિસ્ટન્સ ઇન્ડક્ટન્સ અને કેપેસિટન્સ છે ત્યારબાદ આપણે કેટલાક નિયમ અને કિર્ચોફના નિયમ વિશે ચર્ચા કરી જે આપેલ ઇલેક્ટ્રિકલ સર્કિટમાં વિવિધ કરંટ અને વોલ્ટેજ વેલ્યુની ગણતરી માટે ખૂબ જ મૂળભૂત અને ખૂબ જ મહત્વપૂર્ણ નિયમ છે તો મોટાભાગે તમે તમારા સર્કિટ એનાલિસિસ માટે ઓહ્મના નિયમ અથવા કિર્ચોફના વોલ્ટેજ અથવા કરંટ નિયમ નો ઉપયોગ કરશો પછી આપણે રેઝિસ્ટર કેપેસિટર અને ઇન્ડક્ટર માટે સિરીઝ અને સમાંતર સર્કિટ્સ વિશે ચર્ચા કરી આપણે કરંટ અને વોલ્ટેજ ડીવિઝન વિશે પણ ચર્ચા કરી પછી આપણે ઇન્ડક્ટર અને કેપેસિટર માટે વોલ્ટેજ અને કરંટ ફેઝ સંબંધો વિશે ચર્ચા કરી અને પછી આપણે ઇંસ્ટંટેનીઅસ અને એવરેજ પાવર ગણતરીનો અભ્યાસ કર્યો તો આજે આપણે રુટ મીન સ્ક્વેર વોલ્ટેજ અને કરંટ કન્સેપ્ટ વિશે ચર્ચા કરીશું જેને ઇફેકટીવ વોલ્ટેજ અથવા કરંટ પણ કહેવામાં આવે છે હવે ઇફેકટીવ વેલ્યુનો વિચાર રેજિસ્ટિવ લોડ ને પાવર પહોંચાડવા માટે સાઈનુસોઇડલ વોલ્ટેજ અથવા કરંટ સોર્સ ની ઇફેકટીવનેસ ને માપવાની જરૂરિયાતથી ઉદભવે છે ઇફેકટીવ વેલ્યુ એ પિરીયોડીક કરંટ માટેનું વેલ્યુ થાય છે જે DC સોર્સની સમકક્ષ હોય છે જે પિરીયોડીક કરંટની જેમ રેઝિસ્ટરને સમાન એવરેજ પાવર પહોંચાડે છે તેનો અર્થ એ છે કે કરંટના ઇફેકટીવ વેલ્યુ શોધવા માટે આપણે એલિમેન્ટ્ દ્વારા ડીસીપેટેડ પાવરને સરખાવવા પડશે જ્યારે કોઈ AC સોર્સ સાથે સાથે DC સોર્સ પણ જોડાયેલ હોય તો તે કિસ્સામા જ્યારે આપણે આ પર્ટિક્યુલર સર્કિટને AC સોર્સ અને DC સોર્સથી કનેક્ટ કરીએ છીએ તો બંને કિસ્સાઓમાં પાવર સમાન હોવી જોઈએ તો જ્યારે તે AC અને DC સાથે જોડાયેલ હોય ત્યારે એલિમેન્ટ્ દ્વારા કંજ્યુમડ પાવર ને સરખાવીશું અને શોધવાનો પ્રયત્ન કરીશું ઇફેકટીવ કરંટનું વેલ્યુ શું હોવું જોઈએ એ જ રીતે તમે કહી શકો છો કે જો તમે AC વોલ્ટેજ સોર્સને કનેક્ટ કરો તો તે ચોક્કસ એલિમેન્ટ્ દ્વારા પાવર કેવી રીતે ડીસીપેટ કરશે અને જ્યારે આપણે DC અને AC માટે પાવર ને સરખાવીએ છીએ ત્યારે ઇફેકટીવ વોલ્ટેજનું વેલ્યુ મળે છે આપણે તે ખ્યાલનો ઉપયોગ કરીશું અને ઇફેકટીવ વોલ્ટેજ અને કરંટનું વેલ્યુ શું છે તે શોધવાનો પ્રયાસ કરીશું તો ચાલો હવે એવરેજ પાવર ની વ્યાખ્યા સાથે પ્રારંભ કરીએ P1T0Ti2Rdt ધારો કે તમે કોઈ પર્ટિક્યુલર એલિમેન્ટ્ લો છો ચાલો રેઝિસ્ટર લઈએ અને તે એક AC સોર્સ સાથે અને પછી એક સ્વિચ સાથે એક DC સોર્સ જોડાયેલ છે જેથી તમે AC અને DC વચ્ચે તે સ્વીચને ટોગલ કરી શકો તો જો તમે AC સોર્સથી કનેક્ટ કરી રહ્યાં હોવ તો પહેલા તે કિસ્સામાં એવરેજ પાવર શું હશે એવરેજ પાવર ઉપરના સમીકરણ દ્વારા આપવામાં આવશે હવે ACને બદલે જો તમે તે એલિમેન્ટ્ ને DC સાથે કનેક્ટ કરી રહ્યાં છો તો તમને એવરેજ પાવર નું બીજું વેલ્યુ મળશે જે કોઈ ચોક્કસ એલિમેન્ટ્ દ્વારા શોષાય છે આ કિસ્સામાં આપણી પાસે રેઝિસ્ટર છે પરંતુ સોર્સ DC છે તો આપણી પાસે થોડો પાવર રેઝિસ્ટર દ્વારા ડિસિપેટ થઇ ગયો હશે PIrms2R હવે વ્યાખ્યા મુજબ આપણો ઉદ્દેશ કરંટ માટેના ઇફેકટીવ વેલ્યુને શોધવાનો છે તેનો અર્થ એ છે કે જ્યારે DC પ્રવાહ વહેતો હોય અને જ્યારે AC કરંટ વહેતો હોય ત્યારે પાવર વેલ્યુને સરખાવવો જોઈએ તો તે કિસ્સામાં આપણે શું કહી શકીએ આપણે P કહી શકીએ છીએ જે PIrms2R1T0Ti2Rdt છે તો હવે જો તમે ગાણિતિક ઑપરેશન નો ઉપયોગ કરીને આ વિશેષ સમીકરણ જોશો તો તમે કહી શકો છો Irms1T0Ti2dt Hence Irms is the current value which is nothing but root of the mean of the square values તો Irms એ કરંટ વેલ્યુ છે જે વર્ગ વેલ્યુના એવરેજનુ વર્ગમૂળ સિવાય બીજુ કંઈ નથી તો i2 એ વર્ગ મુલ્ય છે તો તમે ઈન્ટીગ્રલ એટલે કે બધા i2 ઘટકનો સરવાળો લો અને પછી તમે એવરેજ લો અને પછી તમે આ ચોક્કસ સમીકરણના સંપૂર્ણ આઉટપુટનુ વર્ગમૂળ લો તો Irms એ કરંટ એલિમેન્ટ્ નુ રુટ મીન સ્ક્વેર વેલ્યુ સિવાય કઇ નથી એ જ રીતે વોલ્ટેજ માટે ઇફેકટીવ વેલ્યુ પણ લખી શકાય છે જ્યારે આપણે Pvi કહીએ ત્યારે તમારે ફક્ત કરંટ i ને બદલવું પડશે તો i ના ટર્મ્સ માં v નું વેલ્યુ લખવાને બદલે આપણે v ના ટર્મ્સ માં i નું વેલ્યુ લખીશું અને તમને આ સમીકરણ મળશે તો આપણે કરી શકીએ Vrms1T0Tv2dt હવે આપણે જાણીએ છીએ કે સાઇનોસોઈડ vtVmcost હવે જો તમે v નું આ વેલ્યુ મૂકો કારણ કે આ ઇંસ્ટંટેનીઅસ વોલ્ટેજ છે અને તે સાઇનોસોઈડ ના રૂપમાં રજૂ થાય છે તેથી તમે લખી શકો છો Vrms1T0TVm2cos2tdt હવે જો તમે આ પર્ટિક્યુલર ટર્મ્સ જોશો તો આ બીજું કંઈ નથી જો તમે યાદ કરો આપણે ચર્ચા કરી છે cosABcosA cosB sinA sinB જો ABt તો આ cos2t બનશે અને તે બનશે cos2t sin2t2cos2t 1 હવે જો તમે ફરીથી ગોઠવો તો તમને શું મળશે cos2t1cos2t2 તો આ વેલ્યુ કે જે આપણે હમણાં જ મેળવ્યું છે તમે તેની જગ્યાએ મૂકી શકો છો Vrms1T0TVm2cos2tdtVm2T0T1cos2tdt હવે જો તમે આ વિશેષ એક્સપ્રેશન જોશો તો તમને શું મળશે કારણ કે આ એક સાઇનુસોઇડલની જેમ બદલાતી ટર્મ છે તો આ ટર્મની વેલ્યુ એક ચોક્કસ ટાઇમ પિરિયડ જે 0 થી T ની વચ્ચે છે તેના પર 0 થઈ જશે તો આખરે આપણી પાસે આ એક માત્ર 1 ટર્મ બાકી રહેશે તો જો તમે આ ચોક્કસ કોન્સટ્ન્ટ ટર્મ ને dt સાથે ઇન્ટિગ્રેટ કરીને સરળ બનાવશો તો તમને Vm2 આઉટપુટ તરીકે મળશે જે વોલ્ટેજનું RMS વેલ્યુ છે Vrms1T0TVm2ωt dtVm2T0T1ωt dt Vm2 કેમ તે RMS છે કારણ કે ઇનિશિયલ કનવેંશન થી આપણે જોયું છે કે આ પર્ટિક્યુલર વેલ્યુ એ એવરેજ વેલ્યુના વર્ગના વર્ગમૂળ સિવાય બીજું કંઈ નથી તો અહીં વર્ગ વેલ્યુ સરવાળો કરવા માટે છે અને એવરેજ લો અને ટર્મનુ વર્ગમૂળ લો તો આ રુટ મીન સ્ક્વેર વૅલ્યુ એટલે કે પિરીયોડીક સિગ્નલ ના વર્ગના એવરેજ નુ વર્ગમૂળ આ કિસ્સામાં આ પિરીયોડીક સિગ્નલ V છે તો જે આઉટપુટ આપણે અહીંથી મેળવીએ છીએ તે Vrms છે અને આ વેલ્યુ Vm2 ની બરાબર છે અને Vm એ સિગ્નલની પીક વેલ્યુ છે એ જ રીતે જો તમે કરંટ લેશો જે તે છે અને આપણે તેને સાઇનોસોઈડ ની ટર્મ્સ માં itIm cos t તરીકે રજૂ કરીએ છીએ આપણને કરંટનું rms વેલ્યુ મળશે જે Irms Im2 ની બરાબર છે હવે તમારે અહીં અગત્યની વાતની નોંધ લેવી પડશે કે આ પર્ટિક્યુલર વેલ્યુ ફક્ત સાઈનુસોઇડલ સિગ્નલ માટે લાગુ પડે છે જો તમારી પાસે સાઇનોસોઈડ સિગ્નલ નથી તો તેનો અર્થ એ કે તમારે ઇન્ટિગ્રલ થી ગણતરી કરવી પડશે અને પછી મૂળ ફંક્શનની સહાયથી સંપૂર્ણ RMS વેલ્યુની ગણતરી કરવી જોઈએ જે આપણે હમણાં જ RMS વેલ્યુના ડેરિવેશન માટે ઉપયોગમા લીધુ તો હવે પાછલા વ્યાખ્યાનોથી આપણે યાદ કરી શકીએ છીએ કે સાઈનુસોઇડલ એક્સાઈટેશન હેઠળ સર્કિટ દ્વારા શોષાયેલા એવરેજ પાવર ને રજૂ કરી શકાય છે P12Vm Im cos θv θi હવે તમે તેને RMS વેલ્યુના રૂપમાં કેવી રીતે રજૂ કરી શકો છો PVm2Im2 cos v i Vrms Irms cosv i હવે આ RMS વેલ્યુ છે જે આપણે હમણાં જ મેળવ્યું છે અને તે જ રીતે Im ભાગ્યા રુટ 2 પણ RMS કરંટ છે જે આપણે હમણાં જોયો તો એવરેજ પાવર તમે Vrms Irms cosv i તરીકે લખી શકો છો હવે આ સામાન્ય એક્સપ્રેશન છે જો સર્કિટ એલિમેન્ટ્ સંપૂર્ણ રીતે રેઝિસ્ટીવ છે તો તેનો અર્થ એ કે કારણ કે તમારો કરંટ અને વોલ્ટેજ બંને ફેઝર ફેઝમાં હશે તો પછી v i0 અને છેવટે રેઝિસ્ટર દ્વારા શોષાયેલ એવરેજ પાવર P12VmIm12Im2RIrms2RVrms2R હશે તો જ્યારે સાઈનુસોઇડલ વોલ્ટેજ અથવા કરંટનો ઉલ્લેખ કરવામાં આવે છે ત્યારે તે ઘણીવાર તેના મહત્તમ વેલ્યુ અથવા RMS વેલ્યુના સંદર્ભમાં નિર્દેશિત કરવામાં આવે છે કારણ કે તેનું એવરેજ વેલ્યુ હંમેશાં 0 રહેશે સાઇનુસોઇડલ હોવાથી તમને હંમેશાં વોલ્ટેજ અથવા કરંટનુ એવરેજ વેલ્યુ 0 મળશે તેથી જ વોલ્ટેજ અને કરંટના વેલ્યુને એવરેજ વેલ્યુની ટર્મ્સ માં રાખવાની સલાહ આપવામાં આવતી નથી તેથી જ તમે હંમેશા જોશો કે વોલ્ટેજ અને કરંટ વેલ્યુને મહત્તમ અથવા RMS વેલ્યુ તરીકે નિર્દેશિત કરવામાં આવશે પરંતુ પાવર ઇન્ડસ્ટ્રીઝ માં આપણા રોજિંદા જીવનમાં પીક વેલ્યુને બદલે તેમના RMS વેલ્યુની ટર્મ્સમાં ફેઝરના મેગ્નિટ્યુડ નો ઉલ્લેખ કરવામાં આવે છે તેથી જ RMS ટર્મ ખૂબ સામાન્ય છે ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગ માં અથવા પાવર સિસ્ટમ ક્ષેત્રમાં વિવિધ વોલ્ટેજ અને કરંટ સિગ્નલ વિશે વાત કરીએ ત્યારે મોટે ભાગે તે લગભગ બધા સામાન્ય સમીકરણોમાં વપરાય છે ઉદાહરણ તરીકે જો તમે 230 વોલ્ટ જોશો જે દરેક ઘરે આવે છે આ RMS વેલ્યુ છે તો જ્યારે પણ આપણે કહીશું કે આપણા ઘરમાં વોલ્ટેજ 230 વોલ્ટ છે તે સૂચવે છે કે તમે RMS વેલ્યુ વિશે વાત કરી રહ્યા છો પીક વેલ્યુ નહીં તે તેમના RMS વેલ્યુમાં વોલ્ટેજ અને કરંટ દર્શાવવા માટે પાવર એનાલિસિસમાં અનુકૂળ છે કારણ કે ગણતરીઓ કરવાનું વધુ અનુકૂળ છે અને જ્યારે આપણે RMS વેલ્યુનો ઉપયોગ કરીએ ત્યારે પાવર ગણતરીઓ પણ સરળ છે અને વોલ્ટમીટર અને એમીમીટર જેવા આપણા અન્ય માપવાના ઉપકરણો RMS વેલ્યુને સીધા માપવા માટે રચાયેલ છે તેથી જ આપણા સર્કિટ એનાલિસિસ માટે RMS વેલ્યુ ખૂબ જ મહત્વપૂર્ણ છે ચાલો હવે એક ઉદાહરણ લઈએ જેથી તમે ઘટનાને સમજી શકો હવે ચાલો જોઈએ કે ત્યાં કેટલાક વોલ્ટેજvt10sin t છે જે આ આકૃતિમાં બતાવ્યા છે તે હાલ્ફ વેવ રેક્ટિફાઇડ છે એટલે કે નકારાત્મક વેલ્યુ ત્યાં નથી અને આપણે 10 ઓહ્મ રેઝિસ્ટરમાં ડિસિપિટેડ થતી એવરેજ પાવર શોધવા માંગીએ છીએ તો જો તમે આ આંકડો જોશો તો તમે જાણતા હશો કે આ ચોક્કસ તરંગરૂપનો સમયગાળો પણ 2π છે અને વોલ્ટેજ તરીકે વ્યાખ્યાયિત થયેલ છે vt10 sin t 0tπ 0πt2π તો તમે RMS વેલ્યુની ગણતરી કેવી રીતે કરશો તે પ્યોર સાઈનુસોઇડલ ન હોવાથી તમે સીધુ જ Vrms બરાબર Vm ભાગ્યા રુટ 2 નો ઉપયોગ કરી શકતા નથી તમારે રુટ મીન સ્ક્વેર ની સ્ટાંડર્ડ વ્યાખ્યાની સહાયથી ગણતરી કરવી પડશે તો Vrms21T0Tv2dt તો જ્યારે તમે એક્સપ્રેશનને સરળ બનાવશો ત્યારે તમને વોલ્ટેજની rms ની કિંમત 5 વોલ્ટ મળશે તો રેઝિસ્ટર દ્વારા શોષાયેલ એવરેજ પાવર જેને તમે P કહી શકો છો જે RMS વર્ગ ભાગ્યા R સિવાય બીજું કંઈ નથી તો અહીં RMS વેલ્યુ જે આપણે મેળવેલ છે તે 5 વોલ્ટ છે તો Vrms વર્ગ 25 છે રેઝિસ્ટરની વેલ્યુ 10 છે તો આઉટપુટ 2 5 વોટ થશે ચાલો બીજું ઉદાહરણ લઈએ ધારો કે સિગ્નલ આના જેવું છે જે આકૃતિમાં દર્શાવવામાં આવ્યું છે તે 0 થી 2 ની વચ્ચે નિયમિત વેવ છે અને 2 થી 4 ની વચ્ચે સ્ક્વેર વેવ છે તો વેવફોર્મનો સમયગાળો 4 છે અને વેવફોર્મ તરીકે વ્યાખ્યાયિત કરી શકાય છે કારણ કે આપણે કરંટ વિશે વાત કરી રહ્યા છે it5t 0t2 10 2t4 Irms21T0Ti2dt14025t2dt24 102dt તે કિસ્સામાં જ્યારે તમે આ ઇંટિગ્રલને સરળ બનાવશો ત્યારે તમને Irms નું આઉટપુટ 8 165 એમ્પીયર મળશે તો જ્યારે તમને આ કરંટ મળે છે ત્યારે તેની કિંમત એવરેજ પાવર P માં મૂકી શકાય છે જે Irms સ્ક્વેર સિવાય બીજું કંઈ નથી અને તમે રેઝિસ્ટર દ્વારા શોષાયેલ પાવર 133 3 વોટ જેટલો મેળવશો હવે ચાલો બીજી ટર્મ વિશે વાત કરીએ જે એપરન્ટ પાવર અને પાવર ફેક્ટર તરીકે ઓળખાય છે તો અગાઉ આપણે જે ડિરાઇવ કર્યુ હતુ તે સર્કિટ દ્વારા શોષાયેલ એવરેજ પાવર હતો જે સાઈનુસોઇડલ સિગ્નલ દ્વારા એક્સાઇટ કરાય છે અને આપણે તેમને RMS વોલ્ટેજ અને કરંટના સ્વરૂપમાં વ્યક્ત કરીએ છીએ તો પાવર PVm2Im2cos v i Vrms Irmscosv i છે તો તમે શું કરી શકો છો તમે ઉપરના એક્સપ્રેશનને ફરીથી લખી શકો છો P S cos v i આ S શું છે S ને એપરન્ટ પાવર તરીકે ઓળખવામાં આવે છે કારણ કે તે RMS વોલ્ટેજ અને કરંટના ગુણાકાર તરીકે વ્યાખ્યાયિત થયેલ છે તો જો તમે DC વોલ્ટેજ સોર્સ પાવર સાથે કોરિલેટ કરો તો તમે જોશો કે DC માં આપણે પાવર ને v ગુણ્યા i દ્વારા વ્યાખ્યાયિત કરીએ છીએ તો જો તમે કોરિલેટ કરો તો એપરન્ટ પાવરને Vrms ગુણ્યા Irms થશે જેથી તમને આની જેમ અનુભૂતિ થાય તે એપરન્ટ છે કારણ કે DC સોર્સ સાથે સરખામણી કરવામા આવી છે તો તે એપરન્ટ પાવર છે કારણ કે તે એપરન્ટ લાગે છે કે પાવર એ વોલ્ટેજ કરંટનો ગુણાકાર હોવો જોઈએ જે DC રેઝિસ્ટિવ સર્કિટ સાથે અનાલોજીથી છે હવે એપરન્ટ પાવર ને રીયલ પાવર થી અલગ કરવા માટે વોલ્ટ એમ્પીયરમાં માપવામાં આવે છે કારણ કે આપણે રીયલ પાવર ને વોટની ટર્મ્સમાં માપીએ છીએ તો ફક્ત એપરન્ટ પાવર અને રીયલ પાવર વચ્ચેનો તફાવત બતાવવા માટે આપણે એપરન્ટ પાવર માટે વોલ્ટ એમ્પીયરનો અને રીયલ પાવર માટે વોટનો ઉપયોગ કરીએ છીએ હવે પહેલાંના એક્સપ્રેશનથી તમે પણ અવલોકન કરી શકો છો કે રીયલ અથવા એવરેજ પાવર ની ગણતરી કરવા માટે એપરન્ટ પાવર ને એક ફેક્ટર દ્વારા ગુણાકાર કરવાની જરૂર છે તો આ ટર્મ શું હતી તે ટર્મ cos v i હતી તો pfPScos v i હવે આ પાવર ફેક્ટર 0 થી એક વચ્ચે હોય છે તો જો તમારી પાસે સંપૂર્ણ રેઝિસ્ટીવ લોડ છે તો વોલ્ટેજ અને કરંટ ફેઝમાં હશે તે કિસ્સામાં v i0 છે તો શું થશે તે કિસ્સામાં કિંમત cos v i 1 થશે તો પાવર ફેક્ટર 1 હશે તો તે સૂચિત કરે છે કે એપરન્ટ પાવર આ કિસ્સામાં એવરેજ પાવર ની બરાબર જ છે સમ્પુર્ણ રિએકટીવ લોડ ના કિસ્સામાં જ્યારે v i90 ડિગ્રી તે કાં તો ઈંડક્ટિવ લોડ અથવા કેપેસિટીવ લોડ હોઈ શકે છે ત્યારે પાવર ફેક્ટર 0 હશે તો આ કિસ્સામાં તમારો એવરેજ પાવર 0 હશે તો આ 2 એક્સ્ટ્રીમ કેસ છે જેમાં પાવર ફેક્ટર કાં તો લીડીંગ અથવા લેગિંગ હોય છે લીડીંગ પાવર ફેક્ટરનો અર્થ એ છે કે કરંટએ વોલ્ટેજ ને લીડ કરે છે જે સૂચવે છે કે તેમાં કેપેસિટીવ લોડ પ્રોફાઇલ છે લેગિંગ પાવર ફેક્ટર કિસ્સામાં તેનો અર્થ એ છે કે કરંટએ વોલ્ટેજ ને લેગ કરે છે અને તે ઇન્ડક્ટિવ લોડને સૂચવે છે તો આ પર્ટિક્યુલર પાસા તમે તમારા સર્કિટ એનાલિસિસમાં ઉપયોગમાં લેશો કારણ કે સર્કિટમાં રેઝિસ્ટર કેપેસિટર ઇન્ડેક્ટરનો સમાવેશ થાય છે જેમાં તમામ ઘટકો હશે તો જ્યારે તમે કહો છો કે કરંટ વોલ્ટેજના સંદર્ભમાં આગળ વધી રહ્યો છે એટલે કે સર્કિટ કેપેસિટીવ છે પણ જો કરંટ વોલ્ટેજના સંદર્ભમાં પાછળ છે તો તમે કહો છો કે સર્કિટ ઇન્ડક્ટિવ છે તો તે કિસ્સામાં જ્યારે તમારી પાસે કેપેસિટીવ સર્કિટ હોય ત્યારે તમારી પાસે લીડીંગ પાવર ફેક્ટર હશે જ્યારે તમારી પાસે ઇન્ડક્ટિવ સર્કિટ હશે ત્યારે તમારી પાસે લેગિંગ પાવર ફેક્ટર હશે ચાલો હવે એક ઉદાહરણ લઈએ ધારો કે શ્રેણીમાં જોડાયેલ લોડ આ એક્સપ્રેશન દ્વારા આપવામાં આવેલ કરંટ ખેંચે છે it4 cos 100πt10° જ્યારે vt120 cos 100πt 20° વોલ્ટેજ લાગુ કરો છો હવે આપણે લોડનો એપરન્ટ પાવર અને પાવર ફેક્ટર શોધવાના છે અને લોડમાંથી એલિમેન્ટ્ ની વેલ્યુ નક્કી કરવાની છે હવે એપરન્ટ પાવર SVrmsIrms120242240 VA હશે હવે પાવર ફેક્ટર તમે ફક્ત આ 2 એક્સપ્રેશનની સહાયથી ગણતરી કરી શકો છો કારણ કે પાવર ફેક્ટર cos v i સિવાય બીજું કંઈ નથી અહીં v 20 અને i10 છે જેથી તમને cos 30 0 866 તરીકે પાવર ફેક્ટર મળશે અહીં પાવર ફેક્ટર લીડીંગ છે કારણ કે કરંટ વોલ્ટેજ ને લીડ કરે છે અહીં ફેઝ એન્ગલ પોઝિટીવ છે અને વોલ્ટેજ માટે ફેઝ એન્ગલ નેગેટીવ છે જે તમે સરળતાથી જોઈ શકો છો કે કરંટ વોલ્ટેજના સંદર્ભમાં આગળ છે તો તેનો અર્થ એ કે સર્કિટ કેપેસિટીવ છે તો લોડ ઈમ્પિડેન્સ ની ગણતરી આ સૂત્ર દ્વારા કરી શકાય છે કે જે ZVI120∠ 204∠1030∠ 3025 98 j15 Ω છે આમાંથી જો તમે R jX તરીકે ઓળખાતી ટર્મના સંદર્ભમાં કોરીલેટ કરો તો તમને મળશે કે Z એ 25 98 ઓહ્મ ના એક રેઝિસ્ટીવ લોડ અને કેપેસિટર સાથે શ્રેણીમાં જેનો ઇમ્પિડન્સ એ Xc છે જે 15 ની બરાબર છે થી બનેલો છે તો આ એક્સપ્રેશનનો ઉપયોગ કરીને તમે ફક્ત કેપેસિટીન્સની વેલ્યુ શોધી શકો છો જે 212 2 માઇક્રોફરડ આવે છે હવે ચાલો બીજી ટર્મ પર આવીએ જેને કોમ્પ્લેક્સ પાવર કહેવાય છે જો ફેઝર આપેલ છે જે VVmv અને IImi છે આપણે V અને I ને ફેઝર ના રૂપમાં રજૂ કરીએ છીએ કારણ કે આ ફેઝર વોલ્ટેજ અને કરંટ માટે છે જે સાઇનોસોઈડ રીતે બદલાતું હોય છે તો કોમ્પ્લેક્સ પાવર એ પાવર S સિવાય કઇ નથી જે AC લોડ દ્વારા શોષાય છે અને તે કરંટના વોલ્ટેજ અને કરંટના કોમ્પ્લેક્સ કોન્ઝયુગેટ નો ગુણાકાર છે તો આપણે કેવી રીતે કોમ્પ્લેક્સ પાવર S લખીશું

S12VIVrmsIrmsVrmsIrmsv i તો તમે પૂછી શકો છો કે આ પર્ટિક્યુલર કોમ્પ્લેક્સ પાવર કોન્ઝયુગેટ સ્વરૂપમાં શા માટે છે કારણ કે તમે કરંટની વેલ્યુ કરંટ કોન્ઝયુગેટ તરીકે મૂકી રહ્યાં છો વોલ્ટેજ કોન્ઝયુગેટ સ્વરૂપમાં નહીં કારણ એ છે કે જો તમે તેની સરખામણી ગણતરી કરેલ એવરેજ પાવર સાથે કરો તો આપણીને v i ટર્મ મળે છે તો તે ચોક્કસ એવરેજ પાવર આપણે ત્રિકોણમિતિના સમીકરણોના ફંડામેન્ટલ્સ ની મદદથી ગણતરી કરી હતી જે વોલ્ટેજ આપણે સિનોસાઇડલ સ્વરૂપમાં લીધેલો છે કરંટ આપણે સાઈનુસોઇડલ સ્વરૂપમાં લીધેલો છો અને જ્યારે આપણે એવરેજ પાવર ના તે ચોક્કસ વેલ્યુનું એનાલિસિસ કર્યું ત્યારે આપણને એવરેજ પાવરની વેલ્યુ 12 VrmsIrms cosv i મળી તો જો આપણે પહેલેથી જ તે ચોક્કસ કોન્ટીટી ડિરાઇવ કરેલી હોવાથી જો આપણે V ને કોન્ઝયુગેટ તરીકે મુકીએ અને I એ કોન્ઝયુગેટ ન મુકીએ તો આપણે આ ટર્મ v i મેળવીશું જે એવરેજ પાવર માટે આપણે અગાઉના કિસ્સામાં જે ડિરાઇવ કર્યુ હતુ તેનાથી વિરોધાભાસી હશે તેથી જ આપણે V કોન્જુગેટ નો ઉપયોગ કરીએ છીએ નહી કે I કોન્ઝયુગેટનો તો કોન્જુગેટ આ ચોક્કસ એક્સ્પ્રેશનમા કોઇ પ્રત્યક્ષ અર્થઘટન અથવા પ્રત્યક્ષ મહત્વ ધરાવતું નથી આ એક ગાણિતિક રજૂઆત છે જેથી આપણે સમીકરણોને ઇફેકટીવ રીતે રજૂ કરી શકીએ હવે તમે નોંધી શકો છો કે કોમ્પ્લેક્સ પાવર S નુ મેગ્નિટ્યુડ એ એપરન્ટ પાવર છે કારણ કે જો તમે આ ટર્મ Vrms ગુણ્યા Irms જોશો તો તે આપણો એપરન્ટ પાવર છે તો જો તમે રેક્ટએંગ્યુલર સ્વરૂપમાં લખો તો SVrms Irmscosv ijVrms Irmssinv i આ એવી વસ્તુ છે જે આપણે પહેલેથી જ ડિરાઇવ કરી લીધુ છે અને તેને એવરેજ પાવર અથવા રીયલ પાવર કહેવામાં આવે છે અને આ ઈમેજીનરી ટર્મ છે જે આપણને કોમ્પ્લેક્સ પાવર ના ડેરીવેશનમાં મળી છે તો કોમ્પ્લેક્સ પાવર પણ વોલ્ટે એમ્પીયરમાં માપવામાં આવે છે જેમ કે આપણે એપરન્ટ પાવર ના કિસ્સામાં જોયું હતુ ફક્ત રીયલ પાવર કે જે આપણે વોટમાં માપીએ છીએ તેને અલગ બતાવવા માટે આપણે કોમ્પ્લેક્સ પાવર ને વોલ્ટ એમ્પીયરની ટર્મ્સમા માપીએ છીએ તો ચાલો ફરી એકવાર એક્સપ્રેશન પર નજર કરીએ Vrms Irms cosv i એ રીયલ પાવર હશે અને Vrms Irms sinv i એ jQ તરીકે લખવામાં આવશે અહીં રીયલ ટર્મ P છે જે લોડ પર ડેલીવર્ડ એવરેજ પાવર ને દર્શાવે છે અને તે સિસ્ટમમાં ફક્ત ઉપયોગી પાવર છે જ્યારે ઈમેજીનરી ટર્મ Q એ રિએકટીવ પાવર તરીકે ઓળખાય છે અને તે સોર્સ અને લોડના રિએકટીવ ભાગ વચ્ચે એનર્જી એક્સ્ચેંજ ને રજૂ કરે છે જો તમે સમીકરણ જોશો તો તમારો રિએકટીવ પાવર ઓવરઓલ પાવર ગણતરીમાં ફાળો આપી શકશે નહીં જ્યારે તમારી પાસે ફક્ત રેઝિસ્ટીવ લોડ હોય કારણ કે આ કિસ્સામાંθv i0 અને sin 0 એ 0 હશે તો તે કિસ્સામાં તમારી પાસે Vrms Irms ફક્ત સંપૂર્ણ રેઝિસ્ટીવ લોડ માટેની ટર્મ છે તેવી જ રીતે સંપુર્ણ કેપેસિટીવ અને ઈંડક્ટિવ માટે તમારી પાસે ફક્ત આ ટર્મ હશે જે રિએકટીવ પાવર છે તો તેનો અર્થ એ છે કે રિએકટીવ પાવર ત્યારે જ દેખાય છે જ્યારે આપણી પાસે સર્કિટમાં કેપેસિટીવ અથવા ઈંડક્ટિવ લોડ ઉપલબ્ધ હોય ફક્ત તેને રીયલ પાવર P જે વોટમાં માપવામાં આવે છે તેનાથી અલગ કરવા માટે હવે Q ને વોલ્ટ એમ્પિયર રિએક્ટિવમાં માપવામાં આવે છે હવે સ્ટાન્ડર્ડ પ્રેક્ટિસ માં S P અને Q પાવર ફેક્ટર એંગલ સાથે મળીને રજૂ થાય છે જે પાવર ત્રિકોણનો ઉપયોગ કરીને v i છે અને આપણે પાવર ના ત્રિકોણ ને કેવી રીતે રજૂ કરીએ છીએ પાવર ત્રિકોણ કંઈ નથી પરંતુ P Q અને S વચ્ચેનો સંબંધ છે અને P અને S વચ્ચેનો કોણ એ ડિગ્રી છે જે પાવર ફેક્ટર એંગલ સિવાય કંઈ નથી તો આ પાવર ત્રિકોણ ખૂબ જ મહત્વપૂર્ણ છે અને મોટાભાગના સમયે તમને પાવર ત્રિકોણ શું છે તે બતાવવા માટે પૂછવામાં આવશે તો તમારે યાદ રાખવું જોઈએ કે પાવર ત્રિકોણ એ કંઈ નથી પરંતુ આ પર્ટિક્યુલર ત્રિકોણ છે જ્યાં આપણે રીયલ પાવર રિએકટીવ પાવર અને કોમ્પ્લેક્સ પાવર ને કોરીલેટ કરીએ છીએ તો આ સાથે આપણે આપણું આજનું સેશન પુરુ કરીએ છીએ અને હવે પછીનાં સેશનમાં આપણે મેશ શું છે નોડ શું છે તેના જેવા અન્ય કેટલાક પાસાઓ વિશે વધુ ચર્ચા કરીશું અને પછી આપણે વિવિધ ઇલેક્ટ્રિકલ સર્કિટ પેરામીટર ની ગણતરી માટે સંબંધ આગળ વધારીશું